ફ્રી કન્વેકસન અને ફોર્સ્ડ કન્વેકસન એ હીટ ટ્રાન્સફરની સામાન્ય પદ્ધતિઓમાંથી બે છે જેનો ઉપયોગ હીટ સિંક અને ઘટકો ગરમ બોડીમાંથી ગરમી દૂર કરવા માટે થાય છે ચાલો હવે આ ફ્રી અને ફોર્સ્ડ કન્વેકસન ને સમજવા માટે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ ચાલો આપણે રેફ્રિજરેટર બોક્ષનું ઉદાહરણ લઈએ તેથી આ નળાકાર બોક્ષને ધ્યાનમાં લો હું આની જેમ નળાકાર બોક્ષ લઈશ અને અમે ચેમ્બરને અંદરથી ઠંડક આપવા માંગીએ છીએ તો હવે આ નળાકાર બોક્ષ થર્મોકોલ દ્વારા ચારે બાજુ કવર કરાયેલ છે તેથી નળાકાર બોક્ષ થર્મોકોલથી સજ્જડ રીતે ભરેલું છે તેથી ગરમી વાતાવરણમાંથી બહાર અથવા બાહ્ય વાતાવરણમાંથી બોક્ષ ની અંદર જવાનો કોઈ રસ્તો નથી હવે ચાલો ત્યાં બોક્ષની ટોચ પર એક નાનું ઓપનિંગ કરીએ તેથી બોક્ષ ની ટોચ પર હું શું કરીશ એક ઓપનિંગ કાપીએ જેથી પેલ્ટીઅર એલિમેન્ટ સીધા ત્યાં ફિટ થઈ શકે ફક્ત ત્યાં જ બેસે તો ચાલો આપણે ત્યાં પેલ્ટીયર એલિમેન્ટ મૂકીએ અને પેલ્ટીર એલિમેન્ટના ટર્મિનલ્સ તેને થર્મોકોલ દ્વારા બહાર લાવશે અને પછી ત્યાં હું તેને યોગ્ય ઇલેક્ટ્રોનિક્સ DC DC કન્વર્ટરથી સમાપ્ત કરીશ અને હું તેને ફોટોવોલ્ટેઇક પેનલ અથવા મોડ્યુલ ને બહારથી આ રીતે પાવર આપીશ તેથી પેલ્ટીયર જંકશન તેની ઇલેક્ટ્રિક પાવર મેળવી રહ્યું છે પેલ્ટીયર જંકશનની જોબ એ ત્યાંની ગરમીને દૂર કરવાનું છે જે ગરમી હોય છે તે બાહ્ય વાતાવરણમાં આવી જાય છે જેમ કે આ ચેમ્બરમાંથી એકવાર તાપ દૂર થયા પછી આ ઓરડો ઠંડો થવા લાગે છે તેથી તે રેફ્રિજરેટર જેવું કંઇક બને છે એક કન્ટેનર જે રેફ્રિજરેટર છે હવે આ ભાગ ઠંડો ભાગ હશે અને તે પેલ્ટીર એલિમેન્ટનો ગરમ ભાગ હશે હવે ગરમ ભાગની ટોચ પર હું હીટ સિંક મૂકીશ હું હમણાં જ એલ્યુમિનિયમનો એક બ્લોક અને આ એલ્યુમિનિયમનો બ્લોક મૂકીશ કારણ કે આ નળાકાર બોક્ષ છે હું નળાકાર આકારનો બ્લોક લઈશ અને પછી તેને ટોચ પર મૂકીશ આના જેવા એલ્યુમિનિયમ ગરમ ભાગની ટોચ પર આ ફેશનમાં પેલ્ટીયર એલિમેન્ટની હોટ પ્લેટ પર મુકીશ તો આ તે એલ્યુમિનિયમ બ્લોક છે જે હીટ સિંકની જેમ કાર્ય કરશે તે પેલ્ટીયર જંકશનની હોટ સાઇટ પરથી ગરમીને દૂર કરશે અને બાહ્ય આસપાસના ક્ષેત્રમાં મૂકી દેશે હવે આ તમામ ભાગ જે સંપર્કમાં છે તેને બોક્ષની મેટલ બોડી કહીશું જે પેલ્ટીયર એલિમેન્ટના ઠંડા જંકશન સાથે સંપર્કમાં છે અને આ ઠંડા ભાગમાં ગરમીનું સંચાલન કરશે અને ગરમી ને ઠંડા ભાગમાંથી ગરમ જંકશન તરફ બાહ્ય ઇલેક્ટ્રિક પાવર દ્વારા પમ્પ કરવામાં આવશે જે આપણે આ પેલ્ટીર એલિમેન્ટ ને આપી રહ્યા છીએ તેથી ગરમીનો પ્રવાહ આ જેવો હશે આ ચેમ્બરમાંથી Qc માત્રાની ગરમીને એલ્યુમિનિયમ બ્લોકમાં ધકેલી દેવામાં આવશે જે પેલ્ટીર હીટ પંપ દ્વારા હીટ સિંક તરીકે કામ કરે છે હવે આપણે કહી શકીએ કે આ એલ્યુમિનિયમ બ્લોક 11 સે ની ઊંચાઈ ધરાવે છે અને તે એક સ્તર ધરાવે છે તે નળાકાર બ્લોક છે એલ્યુમિનિયમ નળાકાર બ્લોક તે 22 સે નો વ્યાસ ધરાવે છે હવે આપણે કહી શકીએ કે અમે આ એલ્યુમિનિયમ બ્લોક ને 70◦ પર જાળવી રાખવા માંગીએ છીએ હવે આપણે કહીએ કે એક કે બે કલાક કામ કર્યા પછી તે સ્થિર સ્થિતિ 70◦ પર પહોંચી ગયું છે અને તે સમય દરમિયાન બહારનું તાપમાન 30◦ હતું તો હવે આ સ્થિતિ છે તેથી આ રેફ્રિજરેટર કાર્યરત છે ચાલો હવે તેનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ અને તેને ફોર્સ્ડ કન્વેકસન દૃષ્ટિકોણથી સમજીએ કારણ કે જ્યારે તમે ગરમીનો જથ્થો Qc નાંખી રહ્યા હો ત્યારે ગરમીનો મોટો જથ્થો વત્તા ગરમી જે પેલ્ટીયર જંકશન દ્વારા વિદ્યુત બાજુથી નાખવામાં આવે છે E વિદ્યુત પાવર બંને તે આસપાસનામાં મૂકવી જોઈએ તો ચાલો આપણે તે કિંમતોની ગણતરી કરીએ અને ચાલો જોઈએ કે આપણે તે કેવી રીતે કરીશું આ ઉદાહરણ માટે હું કહી દઉં કે હું વિદ્યુત બાજુથી ઇનપુટ પાવર માપું છું તેથી હું પેલ્ટીયર એલિમેન્ટમાં Vp ટર્મિનલ વોલ્ટેજને માપી રહ્યો છું અને પેલ્ટીયર એલિમેન્ટમાંથી વહેતો કરંટ Ip છે તેથી માપ્યા પછી હું Vp ગુણ્યા Ip ની ગણતરી કરીશ અને હું તેને અહીં 10 વોટ જેટલું શોધી રહ્યો છું ફક્ત અહીં એક ઉદાહરણ માટેજ છે તેથી ત્યાં કોઈ ફોર્સ્ડ ઠંડક નથી હું ક્યાંય કોઈ ફેન મૂકીશ નહીં તેથી તે ફ્રી કન્વેક્શનનો કેસ છે તેથી આને ફ્રી કન્વેક્શન સમસ્યા અને આ નળાકાર અવરોધ એ એલ્યુમિનિયમ બ્લોક તરીકે ધ્યાનમાં લેતા ચાલો આપણે શોધીએ કે આ એલ્યુમિનિયમ બ્લોકમાંથી ગરમીનો કેટલો જથ્થો નીકળી રહ્યો છે તેથી આ એલ્યુમિનિયમ બ્લોકમાં ફક્ત બે સંભવિત સપાટીઓ છે એક ટોચની સપાટી છે જ્યાં ગરમી નીકળી શકે છે અને બાજુ પર બાજુની સપાટીઓ પર નીકળી શકે છે તેથી તે એક સિલિન્ડર છે તેથી ગરમી ત્યાંની આખી બાજુની સપાટી પર અને આસપાસના ભાગમાં જઇ શકે છે તેથી તે એકમાત્ર બે સપાટી છે જ્યાં ગરમી જઈ શકે છે યાદ રાખો કે આપણે સર્વત્ર થર્મોકોલ મૂક્યો છે તેથી અન્ય કોઈ દિશા તરફ ગરમી જવાની સંભાવના નથી બાહ્ય આસપાસના વાતાવરણ સાથે ગરમી ફક્ત આ પેલ્ટીયર એલિમેન્ટ દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરી શકે છે કારણ કે બાકીનું બધું થર્મોકોલથી કવર કરેલું છે અને એક વખત તે ગરમ બોડીમાં જાય છે જે ગરમીનું સિંક છે તે ફક્ત ટોચ અને બાજુઓ દ્વારા વાતાવરણમાં જ બહારના ભાગમાં જઇ શકે છે તેથી ચાલો આપણે શોધીીએ કે ટોચ પરથી અને બાજુઓમાંથી કેટલી ગરમી નીકળી રહી છે પછી અમને કલ્પના થશે કે Qc નો કેટલો ભાગ પેલ્ટીયર એલિમેન્ટ દ્વારા બહાર નીકળી રહ્યો છે તેથી ટોચ એક ગોળાકાર ફ્લેટ પ્લેટ છે તેથી તે એક ગોળાકાર ફ્લેટ પ્લેટ જેવું છે અને ફ્રી કન્વેક્શનની ચર્ચા કરતી વખતે અમે આ ગોળાકાર ફ્લેટ પ્લેટ વિશે અભ્યાસ કર્યો હતો યાદ કરો કે આપણે આ વિશે ચર્ચા કરી હતી જ્યારે પ્રમાણભૂત ઘન પદાર્થો માટે ફ્રી કન્વેકસનનો અભ્યાસ કરતી વખતે ગોળાકાર આડી ફ્લેટ પ્લેટ જ્યાં વ્યાસ લાક્ષણિકતા પરિમાણ બની જશે અને પછી અમારી પાસે ન્યુસેલ્ટની સંખ્યા માટે ગણતરી છે કે કેમ તે લેમિનર પ્રવાહ અથવા ટર્બુલંટ પ્રવાહ છે કે નહીં ન્યુસેલ્ટની સંખ્યાની ગણતરી કરો કે અમને રેલી નંબરની જરૂર છે તેથી રેલી નંબરની અમે ગણતરી કરી હતી અમે ફ્રી કન્વેકસન માટે સૂત્ર આપ્યું હતું અને અમે આ બધા પરિમાણો સૂચિબદ્ધ કર્યા હતા તે કેવું છે તેથી ચાલો આ સૂત્રોનો ઉપયોગ કરીએ તેથી નુસ્સેલ્ટની સંખ્યા શોધીએ અને ત્યાં સુધી પછીથી થર્મલ રે રેઝિસ્ટન્સ પર જઈશું તો રેલી નંબર આ સમીકરણ gβX3ΔT δυ દ્વારા આપવામાં આવે છે તેથી આ ડીફ્યુસિવ છે અને v એ વિસ્કોસીટી અને કાઇનેમેટિક વિસ્કોસીટી છે તેથી કિંમતો g એ 9 81 મી2 સે છે β હવા માટે આ દરેક ડિગ્રી કેલ્વિન માટે 1330 હવા માટે થર્મલ વિસ્તરણનો ગુણાંક છે X એ લાક્ષણિકતા પરિમાણ છે આડી પ્લેટ સપાટી માટે લાક્ષણિકતા પરિમાણ ગોળાકાર વ્યાસ d છે જે આ કિસ્સામાં 22 સે અથવા 0 22 મીટર છે ΔTએ ગરમ એલ્યુમિનિયમ બ્લોક માટે 700 છે બાહ્ય એમ્બિયન્ટ 30 માટે તે 70 30 હશે જે 400 ΔT 400k હશે પછી તમારી પાસે હવા માટે થર્મલ ડીફ્યુસીવ છે અને તેનો ઉલ્લેખ કર્યો છે 2 6 x 10-5 મી2 સે અને કાઇનેટિક વિસ્કોસીટી 1 8X 10-5 મી2 સે છે આ બધા ડેટા સાયન્ટીફીક કોષ્ટકોમાં ઉપલબ્ધ છે β δ υ all બધા સાયન્ટીફીક કોષ્ટકોમાં ઉપલબ્ધ છે તેથી હવે જો તમે આ બધાને અવેજીમાં લો અને ગણતરી કરો કે તમને 2 7 ગુણ્યા 107 હવે આ એક મૂલ્ય છે જે 105 કરતા વધારે છે અને તેથી હું ટર્બુલેંટ પ્રવાહને અનુરૂપ નુસેલ્ટનો નંબર વાપરીશ ટર્બુલેંટ પ્રવાહને અનુરૂપ સમીકરણ 0 14 રેલી સંખ્યા 0 34 ની પાવર છે યાદ કરો કે રેલી નંબર 105 માટે બ્લેન્ડ પ્રવાહ આડી ફ્લેટ પ્લેટ શું છે અમે આ સંબંધ દ્વારા આપવામાં આવેલા નોસ્લેટનો નંબરનો ઉપયોગ કરીએ છીએ તેથી જો તમે રેલી નંબરને અવેજી કરો છો તો તમે નોસલેટનો નંબર શોધી શકો છો અને તે 39 69 થઈ જશે તેથી ચાલો આપણે શોધવા માટે પ્રયત્ન કરીએ કે પાવર ગરમી જે વહેતી હોય છે ટોચની પ્લેટમાંથી વહેતા વોટ્સમાં ગરમીનો પ્રવાહ શું છે તેથી આપણી પાસે હીટ ફ્લો ઇક્વેશન છે જે વાહકતા K A ક્રોસ સેક્શનનો ઓર્થોગોનલ એર હીટ ફ્લો છે નુસેલ્ટનો N નંબર ભાગ્યા X ચાલો હું આને x ગુણ્યા ΔT માં દર્શાવું છું તેથી આ હીટ ફલોનું સમીકરણ છે હવે આપણે બધું જાણીએ છીએ આપણે હવાની થર્મલ વાહકતાને જાણીએ છીએ આપણે ઉપર ગોળાકાર પ્લેટના ક્રોસ સેક્શનના ક્ષેત્રને જાણીએ છીએ નુસેલ્ટની સંખ્યા જાણીતી છે X જાણીતી છે જેનો વ્યાસ 0 22 છે ∆T 40° K છે તેથી જો આપણે આ મૂલ્યોને બદલીએ તો મેં ઉલ્લેખિત હવા માટે થર્મલ વાહકતા 0 026 W °K m ગોળાકાર પ્લેટનું ક્ષેત્રફળ π 4d2 છે જે 0 222 છે નુસેલ્ટનો 39 69 ગુણ્યા 40 ° K જેટલો નંબર છે જે ∆T ભાગ્યા છે જે 0 22 છે તેથી આ આ 7 13W ની આસપાસ રહેવાનું કામ કરે છે તેથી આ 7 13 જેટલા વોટ એ એલ્યુમિનિયમ બ્લોક નળાકાર એલ્યુમિનિયમ બ્લોકની ટોચની બહારનો ગરમીનો પ્રવાહ છે અમે તેને હમણાં માટે Qtop તરીકે કહીશું તો ચાલો હવે ગણતરી કરીએ કે એલ્યુમિનિયમ બ્લોકની બાજુઓમાંથી ગરમીનો પ્રવાહ શું છે તો ચાલો હવે આપણે એલ્યુમિનિયમ બ્લોકની બાજુથી ગરમીનો પ્રવાહ શોધીીએ તેથી બાજુઓમાંથી જો તમે જુઓ તો તે ઊભી સિલિન્ડર જેવું છે તેથી ઊભી સિલિન્ડર આ કંઈક છે અમે આ ઊભી નળાકાર નક્કર અને ગરમી પ્રવાહ વિશે ચર્ચા કરી હતી જ્યારે તે આ પ્રમાણે મૂકવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે લાક્ષણિકતાનું પરિમાણ એ l છે જે સિલિન્ડરની ઊંચાઇ અને લેમિનર પ્રવાહ માટે છે અને રેલી નંબરના સંદર્ભમાં નુસ્સેલ્ટની સંખ્યા માટેનો ટર્બુલંટ પ્રવાહ આ પ્રમાણે આપવામાં આવ્યો છે તેથી X એ 0 11 મી છે જે નળાકાર અવરોધની ઊંચાઈ છે રેલી નંબર 3 38x106 દ્વારા આપવામાં આવે છે અહીં તે સમાન છે તે જ સંબંધ છે જે આપણે ટોચ માટે વાપરીએ છીએ માત્ર તફાવત X માં છે તે પેહલા વ્યાસ હતો જે 0 22 હતો અને અહીં તે ઊંચાઈ છે જે 0 11 છે તમારી પાસે આ સંબંધ છે તેવું બનાવે છે આ મૂલ્ય તેથી આ મૂલ્ય 104 અને 109 ની વચ્ચે છે તેથી અમે નુસ્સેલ્ટના નંબરના સમીકરણનો ઉપયોગ કરીશું જે લેમિનર પ્રવાહ માટે યોગ્ય છે યાદ કરો કે ઊભી સિલિન્ડર લેમિનર પ્રવાહ અને રેલીની સંખ્યા 104 અને 109 ની વચ્ચે છે અમે અહીં નુસ્લેના નંબર સંબંધનો ઉપયોગ કરીએ છીએ જે આપેલ છે કે 0 56 રેલી નંબર 0 25 ની પાવર માટે છે તેથી તે જ આપણે ઉપયોગ કરીશું રેલી નંબર મૂલ્યને સ્થાનાંતરિત કરીને તમને નુસ્સેલ્ટની સંખ્યા 24 015 તરીકે મળશે બાજુના નળાકાર સપાટી બાજુઓ પરના સિલિન્ડરનું ક્ષેત્રફળ πdh અથવા 2πrxh છે આ πdh છે તેથી હવે અમે હીટ ફલો Q એ નુસેલ્ટની સંખ્યા ભાગ્યા X ગુણ્યા ∆T દ્રારા શોધી શકાય છે આ બધા મૂલ્યો જાણીતા છે આપણે હવા થર્મલ કન્ડકટીવીટી માટે 0 026 ને અવેજી કરી શકીએ છીએ A સિલિન્ડરની બાજુઓનો ક્ષેત્ર π× 0 11 છે નુસેલ્ટનો નંબર 24 015 × ∆T છે તેથી આ ફરીથી 40o કેલ્વીન ભાગ્યા Xએ 0 તેથી આ 17 26 સુધી કામ કરે છે ચાલો હું આને થોડુંક ઉપર ખસેડીશ 17 26 વોટ તેથી આ Qside છે તેથી સિલિન્ડરની બાજુથી નળાકાર એલ્યુમિનિયમ બ્લોક જે ગરમી તરીકે કામ કરે છે 17 26 વોટ બહાર વહી રહ્યા છે ઉપરથી આપણે જોયું કે 7 13 વોટ વહેતું થઈ ગયું છે તેથી એકસાથે તમે જોશો કે આસપાસના તરફનો કુલ ગરમીનો પ્રવાહ Qh એ સંપૂર્ણપણે એલ્યુમિનિયમની બહાર જતા નળાકાર એલ્યુમિનિયમ હીટ સિંક બ્લોક જે Qtop Qside છે તેથી આ આ 7 13 વત્તા 17 26 નું કાર્ય કરે છે જે 24 39 વોટની બરાબર છે એટલા વોટનો જથ્થો હીટ સિંકથી બહાર નીકળી રહ્યો છે અને તે Qh છે હવે Qc કેટલું છે જે ચેમ્બરમાંથી જતા ગરમીનું પ્રમાણ છે તેથી આ આકૃતિને યાદ કરો Qc નળાકાર એલ્યુમિનિયમ બ્લોક પર પેલ્ટીર જંકશન દ્વારા સ્થાનાંતરિત થઈ રહી છે ત્યાં E ઇલેક્ટ્રિકલ પાવરનો જથ્થો છે જે Qh માં પણ જાય છે તે Qc વત્તા E હશે તેથી Qc E બાહ્ય વાતાવરણમાં મૂકવામાં આવે છે અને તે 24 39 વોટ છે તેથી CoP પરફોર્મન્સ ગુણાંકછે આપણે પહેલાં જોયું છે કે તે Qc ભાગ્યા E છે Qc આ પેલ્ટીઅર એલિમેન્ટમાં ઠંડા જંકશનમાંથી ખેંચાયેલી વિદ્યુત ઉર્જા ભાગ્યા પેલ્ટીઅર એલિમેન્ટને આપેલી વિદ્યુત ઉર્જા છે અથવા હું તેને લખી શકું છું E જે Qh E 1 છે તેથી Qh જાણીતું છે આપણે 24 39 જાણીએ છીએ 39 છે અમે 10 વોટ્સ કહ્યું જો તમે vp ગુણ્યા ip લેશો અને જો આપણે તે મૂલ્ય 1 મૂકીએ તો તમને 1 44 મળશે આ CoP મૂલ્ય છે તેથી Qc મૂલ્ય શોધી શકાય છે હવે Qc એ CoP × E છે જે 1 44 × 10 છે જે 14 4 વોટ છે તેથી રેફ્રિજરેટર ચેમ્બરથી સતત 14 4 વોટ જેટલી હીટ પાવર દૂર કરવામાં આવે છે તેથી હીટ ફ્લો પાવર Qc 14 4 W છે સમાન સમસ્યા માટે રેફ્રિજરેશનની સમસ્યા માટે જ્યાં આપણે આ ચેમ્બરની અંદર ઠંડુ કરવા માંગીએ છીએ ચાલો આપણે બધી વસ્તુઓ એકસરખી રાખીએ ચાલો આપણે કહીએ કે અમે હજી પણ આ એલ્યુમિનિયમ હીટ સિંક બ્લોકને 700 સેન્ટિગ્રેડ તરીકે જાળવવા માંગીએ છીએ અને બાહ્ય કંપન 300 સેન્ટિગ્રેડ છે અને અમે પેલેટીઅર એલિમેન્ટ ને હજી પણ 10 વોટની વિદ્યુત શક્તિ પ્રદાન કરીએ છીએ હવે ચાલો જોઈએ કે જો આપણે ફેનને શામેલ કરીએ અને તેને ફોર્સ્ડ કૂલ સિસ્ટમ તરીકે બનાવીએ તો શું થાય છે તો ચાલો હવે આપણે એક ફેનને શામેલ કરીએ જે આની જેમ હવા ફૂંકે છે અને આપણી પાસે હવે ફોર્સ્ડ હવા પ્રવાહ છે તેથી હવે ફોર્સ્ડ કન્વેક્સનની સમસ્યા છે હવે આપણે કહી શકીએ કે આ ચાહક તમે તેને ફેન ડેટા શીટમાંથી મેળવી શકો છો એક વિશિષ્ટ ગતિએ તે એલ્યુમિનિયમ બ્લોકની ઉપર હવામાં 3 મી સે વેગ હવાનું પ્રવાહ આપે છે હવે બધી વસ્તુઓ એકસરખી બાકી રાખવા માટે તમે હવે આ ચેમ્બરને કેટલી ગરમીથી બહાર નીકાળી શકો છો તો ચાલો આપણે કહીએ કે આ ફોર્સ્ડ કન્વેક્સન સમસ્યા છે અને ચાલો આપણે ઉપરથી ગરમીના પ્રવાહ અને બાજુથી ગરમીના પ્રવાહને ધ્યાનમાં લઈએ કારણ કે ગરમી ફક્ત નળાકાર અવરોધની ઉપર અને બાજુઓથી જ વહી શકે છે અન્ય તમામ પ્રદેશો અને જગ્યાઓ થર્મોકોલથી બંધ છે તેથી ટોચ એક ફ્લેટ પ્લેટ જેવી છે સપાટ ગોળાકાર પ્લેટ જેવી છે તેથી અમે ફ્લેટ ગોળાકાર પ્લેટનો અભ્યાસ અને ચર્ચા કરી છે તે યાદ કરો કે ફોર્સ્ડ કન્વેક્સન માંથી બહાર ફ્લેટ ગોળાકાર પ્લેટ છે તે પ્લેટની લંબાઈ લાક્ષણીક પરિમાણ છે જે આ કિસ્સામાં એક ગોળાકાર પ્લેટ વ્યાસ d અને લેમિનરફલો માટે છે અને ટર્બુલંટ પ્રવાહ આપણને રેનોલ્ડની સંખ્યા સાથે નુસેલ્ટનો સંબંધ છે તો ચાલો રેનોલ્ડ્સ નંબરની ગણતરી કરીએ તેથી સપાટ ગોળાકાર પ્લેટ માટે રેનોલ્ડ્સ નંબર uX υ દ્વારા આપવામાં આવે છે nue કાઇનેટિક વિસ્કોસિટી છેu હવાના પ્રવાહનો વેગ છે x એ લાક્ષણિકતાઓનું પરિમાણ છે u એ ફેન ડેટા શીટમાં 3મી સેકંડ આપેલ છે nue કાઇનેટિક વિસ્કોસિટી 1 8 × 10 5 મી સેકંડ છે આ આપણે હવા માટે જાણીએ છીએ આ હવા માટે છે અને લાક્ષણિકતાનું પરિમાણ વ્યાસ છે જે 0 22 મીટર છે હવે આ બધાને જાણીને અવેજી કરીને આપણે શોધી શકીએ કે રેનોલ્ડ્સ નંબર 0 3667 × 105 દ્વારા આપવામાં આવ્યો છે હવે આ મૂલ્ય 5 × 105 કરતા ઓછું છે ફરીથી પાછા જતા યાદ રાખો કે લેમિનર પ્રવાહ માટે રેનોલ્ડ્સ સંખ્યા 5 × 105 કરતા ઓછી છે અમે આ સંબંધનો ઉપયોગ કરીશું નુસ્સેલ્ટની સંખ્યા 0 5 છે આ થર્મલ ડીફ્યુસિવ છે અને આ કાઇનેમેટિક વિસ્કોસિટી છે અને આપણે તેને 0 33 પાવર પર વધારો કરે છે તેથી નુસ્સેલ્ટનો નંબર 112 62 મળે છે Q ની ગણતરી કરી શકીએ છીએ અને આપણે તેને Qtop તરીકે બોલાવીશું ચાલો આગળ જોઈએ Qtop એ ગરમીના પ્રવાહના સમીકરણ દ્વારા આપવામાં આવે છે જે થર્મલ કન્ડકટીવીટી A છે ન્યુસેલ્ટ સંખ્યા લાક્ષણિકતાના પરિમાણ ΔT દ્વારા છે આપણે આ બધી કિંમતો જાણીએ છીએ આપણે તેને બદલી શકીએ ચાલો હું આગળ વધું અને પછી મને લખવા દો હવા માટે 0 026 થર્મલ કન્ડકટીવીટી છે આપણે જોયું છે કે ટોચની પ્લેટનો ક્ષેત્ર π 4 d2 ગુણ્યા નુસેલ્ટની સંખ્યા 112 62 ગુણ્યા ΔT 40 ડિગ્રી કેલ્વિન ભાગ્યા X 0 તેથી આ 20 24 વોટ છે તેથી 20 24 વોટનો જથ્થો ગરમીનો પ્રવાહ ટોચની સપાટીથી જઇ રહ્યો છે હવે ચાલો બાજુઓની ગણતરી કરીએ એલ્યુમિનિયમ નળાકાર એલ્યુમિનિયમ બ્લોકની બાજુઓથી ગરમીનો પ્રવાહ શું છે બાજુઓમાંથી ગરમીના પ્રવાહની ગણતરી હવે બાજુઓ ફોર્સ્ડ એર ફલો ઊભી સિલિન્ડરની જેમ છે અને અમે ફોર્સ્ડ એર ફલો સાથે ઊભી સિલિન્ડર માટે સંબંધ જોયો છે યાદ કરો આ ઊભી સિલિન્ડર છે જેનો વ્યાસ d છે લાક્ષણિકતાનું પરિમાણ વ્યાસ d છે અને તમે અહીં ફેન મૂક્યો છે અને લેમિના પ્રવાહ માટે તે આ સંબંધ છે જ્યાં સંખ્યા 1000 અને 5 × 105 લાવે છે આપણી પાસે આ સંબંધ છે તેથી અમે રેનોલ્ડનો નંબર શોધીશું કે તેના પર આધાર રાખીને આપણે તે ચોક્કસ સંખ્યાના સંબંધનો ઉપયોગ કરીશું તેથી x નો વ્યાસ 0 22 મીટર છે રેનોલ્ડની સંખ્યા uxυ છે જે 0 3667 × 105 છે અને આ મૂલ્ય 1000 અને 5 × 105 ની વચ્ચે છે તેથી આ ટર્બુલંટ પ્રવાહ તરીકે ગણી શકાય અને અમે તેને અનુરૂપ નુસ્સેલ્ટનો નંબર વાપરીશું 0 26 રેનોલ્ડની સંખ્યા 0 66υδ ની શક્તિ અને ડીફ્યુસિવ દ્રારા વિસ્ફોસિટી 0 3 ની પાવરમાં વધારો થયો હવે જો તમે અવેજી કરશો તો તમને 127 54 મળશે હવે બાજુઓમાંથી Qside હીટ ફલો એ નુસેલ્ટની સંખ્યા KA ભાગ્યા X× ΔT દ્વારા શોધી શકાય છે તમારી પાસે થર્મલ વાહકતા છે બાજુઓનો ક્ષેત્ર π × d × h × નુસેલ્ટનો નંબર 127 54 ×Δ ΔT 40 ડિગ્રી કેલ્વિન X જે 0 12 છે અને આ 45 83 વોટ આવે છે તેથી એલ્યુમિનિયમ બ્લોકથી એમ્બિયન્ટમાં કુલ ગરમીનો પ્રવાહ કેટલો છે આપણે તે Qh તરીકે કહીશું જે Qtop વત્તા Qside છે જે 20 24 વત્તા 45 83 છે 66 07 વોટ લગભગ 66 વોટ છે જે ખરેખર એલ્યુમિનિયમ બ્લોકથી આસપાસના ભાગમાં જઇ રહ્યા છે અને આ ગરમીનો જથ્થો છે જે ચેમ્બરમાંથી હીટ Qc અને પેટિયર ઇલેક્ટ્રિકલ બાજુથી Eના સંયોજનથી આવે છે તો ચાલો હવે પરફોર્મન્સ ગુણાંક જોઈએ જે Qc E છે જે QH E 1 ની બરાબર છે જે આપણે પહેલા કામ કર્યું હતું Qh એ 66 ભાગ્યા E છે 10 વોટ છે ચાલો કહીએ કે પેલ્ટીયર એલિમેન્ટ ના ઈલેક્ટ્રીકલ પોર્ટમાં પમ્પ કરવામાં આવી રહ્યું છે તમારી પાસે 5 6 છે હવે તમે જુઓ છો કે તે પહેલાના ફ્રી કન્વેક્સન કરતાં 1 44 વધારે છે તેથી ફોર્સ્ડ કન્વર્ઝન પરફોર્મન્સ ગુણાંકમાં સુધારો કરે છે હવે તમે Qcની માત્રા જુઓ છો જે ચેમ્બરમાંથી ગરમી ને દૂર કરે છે તે CoP×E છે જે 56 વોટ છે યાદ રાખો કે અમે ફ્રી કન્વેક્શન અને ફોર્સ્ડ કન્વેક્સન માટેના કિસ્સામાં લગભગ 14 4 વોટ દૂર કરી લીધા હતા અને તમે 56 વોટ જેટલી ગરમી ચેમ્બરમાંથી દુર કરી શકો છો અને રેફ્રિજરેશન ચોક્કસપણે હશે ઘણું સુધર્યું છે તેથી તે મહત્વપૂર્ણ બને છે કે પેલ્ટીયર જંકશનની ગરમ બાજુથી ગરમીને દૂર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે જો પેલ્ટીઅર અસરકારક ઠંડક પ્રણાલી બનાવવા માંગતા હો તો તમારે થોડું ધ્યાન આપવું પડશે